છેલ્લા વર્ગમાં આપણે પ્રયોગોમાં જોવા મળતા અમુક પાસાઓને સમજાવવા માટે ઊર્જા પ્રકાશન દર અભિગમની લાવણ્ય તરફ જોયું છે અને આપણે પ્રતિકારની કલ્પના કરીને પણ જોયું છે આપણે બરડ પદાર્થો માટે વિકસિત ખ્યાલોને નરમ ઘન પદાર્થો સુધી વિસ્તૃત કરવામાં સક્ષમ છીએ બરડ સામગ્રીના કિસ્સામાં પ્રતિકાર સતત હતો જ્યારે તમે તન્ય ઘન પદાર્થો પર જાઓ છો ત્યારે તમારી પાસે પ્લાસ્ટિક ઊર્જાનો વિસર્જન થાય છે અને તે જોતા જેમ જેમ તિરાડ લંબાઈ વધે છે પ્લાસ્ટિક ક્ષેત્રનું કદ પણ વધે છે તેથી પ્રતિકાર વધે છે કારણ કે તિરાડ લંબાઈમાં પણ વધે છે અને આપણે નમૂનાની જાડાઈના બે આત્યંતિક કિસ્સા જોયા છે પ્લેન તાણના કિસ્સામાં જ્યાં જાડાઈ ખૂબ વધારે છે R ની ભિન્નતા થોડી ઓછી હતી જે ક્ષણે તમે પાતળા નમૂના માટે આવો છો જે પ્લેનના તણાવમાં છે આપણે જોયું કે R વળાંક આના જેવો ઊભો હતો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલને સમજવામાં મદદ કરી છે કે જે તમને સ્થિર ફ્રેક્ચર તરીકે ઓળખાય છે અને તમે આ આલેખમાં શું જુઓ છો જ્યારે તણાવનું સ્તર સિગ્મા 1 થી સિગ્મા 2 સુધી વધારવામાં આવે છે ત્યારે તમારી પાસે આ બિંદુએ G R બરાબર છે તેથી સિગ્મા 2 પર ફ્રેક્ચર શરૂ થાય છે અને અનુરૂપ ઊર્જા પ્રકાશન દર G2 છે જ્યારે હું તણાવને સિગ્મા 3 સુધી વધારી દઉં છું ત્યારે તિરાડ થોડી માત્રામાં આગળ વધે છે અને અટકી જાય છે જ્યાં સુધી હું તણાવમાં વધારો નહીં કરું ત્યાં સુધી તે ત્યાં જ રહેશે જ્યારે તણાવ સિગ્મા c બની જાય છે ત્યારે તમે G ને R ની બરાબર સમજો છો તેમજ આ બે વળાંકોના ઢાળ સમાન છે તેથી આનાથી આગળ તમને ફ્રેક્ચર અસ્થિરતા હશે તેથી આ આલેખશું બતાવે છે પ્રારંભિક લંબાઈ a 1 ડેલ્ટા a 1 દ્વારા આગળ વધ્યું છે આ વિસ્તરણ માટે ફ્રેક્ચર સ્થિર હતું આ ઉપરાંત તમને અસ્થિર ફ્રેક્ચર છે અને હવે તમે પ્રશંસા કરી શકો છો જ્યારે આપણે કહ્યું કે ફ્રેક્ચર માટે જરૂરી અને પૂરતી શરતો શું છે આપણે જોઈ શકીએ છીએ કે જરૂરી સ્થિતિ G 1 R 1 ની બરાબર હોવી જોઈએ કારણ કે આપણે મોડ 1 દૃશ્ય જોઈ રહ્યા છીએ તેમજ ડાઉ G 1 દ્વારા ડાઉ a બરાબર હોવું જોઈએ ડાઉ R 1 by ડાઉ a આ પર્યાપ્ત શરત બની જાય છે આ બે શરતો સંતોષાય ત્યારે જ તમારી પાસે તિરાડની આપત્તિજનક હિલચાલ હશે અને બીજું મહત્વનું પાસું પણ આપણે જોયું જ્યારે તમે સિગ્મા C કહો છો ત્યારે અનુરૂપ જટિલ તિરાડ લંબાઈ શું છે શું તે 1 અથવા 1 વત્તા ડેલ્ટા 1 છે જ્યારે તમારે સિગ્મા c તરીકે તણાવ હોય ત્યારે તમારે ધ્યાનમાં રાખવું પડશે a 1 કદના તિરાડમાં સ્થિર ફ્રેક્ચર વિસ્તરણ હશે ત્યારબાદ અસ્થિર ફ્રેક્ચર થશે તેથી તમારે ભૂલ ન કરવી જોઈએ કે 1 પ્લસ ડેલ્ટા a 1 ની તિરાડ લંબાઈ તણાવ સિગ્મા c માટે નિર્ણાયક તિરાડ લંબાઈ છે હકીકતમાં આ ખોટા અર્થઘટનને કારણે ઘણી ફ્રેક્ચર ગણતરીઓ ભૂલભરેલી હતી તેથી આ બધી સૂક્ષ્મ વસ્તુઓ છે તેથી તમારે જે જોવાનું રહેશે તે છે ગણિતના મોટા ભાગમાં પ્રવેશ્યા વિના આપણે સ્થિર ફ્રેક્ચર ની ઘટનાને સમજાવી શક્યા છીએ જે પાતળી પ્લેટોમાં જોવા મળે છે સ્થિર ફ્રેક્ચર પછી અસ્થિર ફ્રેક્ચર થશે પરંતુ તમે R વળાંક ખ્યાલની તાકાતથી સમજાવી શકો છો અને આપણે અન્ય સૂક્ષ્મ મુદ્દાઓ પણ જોઈશું જુઓ જ્યારે તમારી પાસે ઊર્જા પ્રકાશન દર સીધી રેખા તરીકે હોય ત્યારે તે અન્ય વિરોધાભાસ તરફ દોરી જાય છે આપણી પાસે G માટે અભિવ્યક્તિ છે કારણ કે pi સિગ્માને E દ્વારા વિભાજીત કરવામાં આવે છે તેથી તે બધી સીધી રેખાઓ છે હવે R એક વળાંક છે અને જ્યારે મારી પાસે વિવિધ લંબાઈની તિરાડો હોય 1 2 3 4 મને લાગે છે કે હું એનિમેશન ફરી કરીશ તેના પર એક નજર નાખો જુદી જુદી તિરાડ લંબાઈ G ના નિર્ણાયક મૂલ્યને કેવી રીતે સૂચવે છે 1 ની તિરાડ લંબાઈ માટે તમારી પાસે G c1 તરીકે જટિલ ઊર્જા પ્રકાશન દરનું મૂલ્ય હશે 2 ની તિરાડ લંબાઈ માટે તમારી પાસે આ G c2 હશે 3 ની તિરાડ લંબાઈ માટે તમારી પાસે આ G c3 હશે હું ઈચ્છું છું કે તમે આના સુઘડ રેખાચિત્ર બનાવો આ ખૂબ મહત્વનું છે તે ખૂબ જ સૂક્ષ્મ ખ્યાલને સમજાવે છે આ સમજવા માટે એનિમેશન ખૂબ મદદરૂપ છે 4 માટે તમારી પાસે આ G c4 છે તેથી આખરે તમને જે મળે છે તે અલગ અલગ પ્રારંભિક તિરાડ લંબાઈ માટે અલગ જટિલ ઊર્જા પ્રકાશન દર છે તમે જાણો છો આ શક્ય નથી કારણ કે જ્યારે આપણે કહીએ છીએ કે પ્રતિકાર સામગ્રીમાં સહજ છે ત્યારે સામગ્રીએ કોઈપણ પ્રકારની તિરાડો માટે સમાન રીતે વર્તવું પડશે ભૌતિક સંપત્તિ વધુ કે ઓછા સમાન રહેવી જોઈએ જ્યારે તમે તિરાડ લંબાઈના વિવિધ મૂલ્યો શોધી રહ્યા હોવ તો સંભવત અહીં કઈ ભૂલ થઈ રહી છે જુઓ અહીં એક મુદ્દો એ છે કે તમે કેન્દ્રીય તિરાડ સાથે અનંત પ્લેટ લીધી છે વ્યવહારમાં બધું એક મર્યાદિત પ્લેટ છે કશું અનંત નથી એટલું જ નહીં તમે ચોક્કસ તિરાડ લંબાઈથી પ્રારંભ કરો છો પછી તિરાડ આગળ વધે છે તેથી જ્યારે તિરાડ આગળ વધે છે ઊર્જા પ્રકાશન દરની મૂળ ગણતરી હવે રહેશે નહીં કારણ કે તિરાડ લંબાઈ જેમ જેમ તે વધે છે તિરાડની ધાર નમૂનાની ધારનો સામનો કરે છે તિરાડ ટીપ નમૂનાની ધારની નજીક આવે છે તેથી આ ચોક્કસપણે ઊર્જા પ્રકાશન દર માટે અભિવ્યક્તિમાં ફેરફાર કરશે હકીકતમાં જ્યારે આપણે તણાવ તીવ્રતા પરિબળ ખ્યાલ વિકસાવીએ છીએ ત્યારે આપણે આ પ્રકારના પ્રાચલ ને પણ સામેલ કરીશું જે w દ્વારા ગુણોત્તરનું કાર્ય છે તમારી પાસે તણાવ તીવ્રતા પરિબળ માટે મૂળભૂત અભિવ્યક્તિ હશે અને તમારી પાસે ગુણાકાર પરિબળ હશે સમાન રેખાઓ પર તમે જે વિચારી શકો છો તે છે જેમ જેમ તિરાડની લંબાઈ વધે છે હું આને અભિવ્યક્તિ તરીકે રાખી શકતો નથી આ અભિવ્યક્તિ અલગ હોવી જોઈએ તે પણ બિન રેખીય હશે અને તમે તેને બીટા વર્ગ પાઇ એ સિગ્મા વર્ગ તરીકે દર્શાવી શકો છો આ હાથ પરના કોયડાનું એક પરિબળ વિધેય છે તે w બાય ગુણોત્તરનું કાર્ય છે અને તમે અહીં શું મેળવો છો આ ફેરફાર કરે છે કે તમારી પાસે હવે રેખીય ભિન્નતા નથી કારણ કે બીટા સ્થિર નથી તે પોતે w દ્વારા a ના કાર્ય તરીકે બદલાઈ રહ્યું છે અને તમારી પાસે સારમાં ફ્રેક્ચર દર્શાવતું બિન રેખીય વળાંક હશે અને મારી પાસે તિરાડ લંબાઈ 4 છે અનુરૂપ નિષ્ફળતા ઊર્જા પ્રકાશન દર GA છે અને 3 ની તિરાડ લંબાઈ માટે અનુરૂપ જટિલ ઊર્જા પ્રકાશન દર G B છે તેઓ એકબીજાની ખૂબ નજીક છે જ્યારે જો તમારી પાસે હોય સીધી રેખાઓ તરીકે ઊર્જા પ્રકાશન દર તમારી પાસે G c1 થી G c4 સુધી મોટી વિવિધતા છે તેથી તમે અહીં જે મેળવશો તે છે ઊર્જા પ્રકાશન દરને બિન રેખીય કાર્ય તરીકે બનાવવું એ તમામ તિરાડ લંબાઈ માટે લગભગ સમાન Gc તરફ દોરી જાય છે તેથી આ સમજાવે છે કે તમે વાસ્તવિક વ્યવહારમાં શું અપેક્ષા રાખશો વાસ્તવિક વ્યવહારમાં સામગ્રી પરિમાણ નિર્ધારિત કરશે અને ભૌતિક પરિમાણો સમાન રહેશે ભલે ગમે તેટલી તિરાડો તમારી પાસે હોય અને જ્યારે તમે તાણ તીવ્રતા પરિબળ સાહિત્ય પર જાઓ છો ત્યારે તમારી પાસે ફ્રેક્ચર કઠિનતા તરીકે ઓળખાય છે જેને K પ્રતીક C આપવામાં આવે છે ભૌતિક સંપત્તિ તરીકે અને ઈજનેરીના દૃષ્ટિકોણથી સતત K C વાંધાજનક નથી કારણ કે ત્યાં ફરીથી તમે જોશો જો તમે પાતળા પેનલ્સ માટે જાઓ છો તો K C નું મૂલ્ય વધે છે તે એક અલગ પાસું છે પરંતુ તે ચોક્કસ પેનલ માટે જો આપણી પાસે ઘણી તિરાડ લંબાઈ હોય તો નિષ્ફળતા પણ K ના એક નિર્ણાયક મૂલ્ય અથવા G ના એક જટિલ મૂલ્ય દ્વારા નિર્ધારિત થવી જોઈએ અહીં તે જ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેથી તમારે જે જોવું પડશે તે ઊર્જા પ્રકાશન દર પણ બિન રેખીય કાર્ય હોવું જોઈએ મને લાગે છે કે હું આ એનિમેશન ફરીથી કરીશ જેથી તમે આલેખ કેવી રીતે દોરવામાં આવ્યા છે તેની પ્રશંસા કરી શકશો હવે તમારી પાસે તિરાડ 4 માટે દોરેલી રેખા છે તમારી પાસે બિન રેખીય વળાંક છે જે આ બિંદુએ આને સ્પર્શે છે આ બિંદુએ G બરાબર R અને G અને R વળાંકોના ઢોળાવ મેળ ખાતા હોય છે તેથી ફ્રેક્ચર અસ્થિરતા અહીં થશે અને હવે આપણે ટૂંકી તિરાડ લંબાઈ જોઈએ છીએ અને રેખા આની જેમ છે તેથી આ બતાવે છે કે તમારી પાસે જુદી જુદી તિરાડ લંબાઈ માટે G નું સતત મૂલ્ય હશે જો તમે ઓળખો છો કે G પણ બિનરેખીય રીતે બદલાય છે જુઓ હવે આપણે પાતળી પ્લેટ પર જોયું છે આપણે અગાઉ પણ જાડી પ્લેટ જોઈ છે મધ્યવર્તી પ્લેટોમાં શું થાય છે જુઓ તમારે શું ધ્યાનમાં રાખવું પડશે તે છે કે આપણે ઊર્જા પ્રકાશન દર અને પ્રતિકારનો ખ્યાલ વિકસાવ્યો છે જેણે સફળતાપૂર્વક સમજાવ્યું છે કે કેવી રીતે બરડ સામગ્રીમાં નિષ્ફળતા થાય છે કેવી રીતે નિષ્ફળતા ઉચ્ચ શક્તિવાળા નરમ ઘન પદાર્થોમાં થાય છે આપણે તેને પાતળા નમૂના અને જાડા નમૂના માટે જોયું છે મધ્યવર્તી જાડાઈના નમૂનાઓમાં ખૂબ જ સરસ ઘટના જોવા મળે છે ઘટનાને પોપ ઇન કહેવામાં આવે છે અને આપણે જોઈશું આ ઘટના શું છે તમે ખૂબ કાળજીપૂર્વક અવલોકન કરો અને ખૂબ ધ્યાનથી સાંભળો હું ફરી એનિમેશન કરીશ તેથી આ મધ્યવર્તી જાડાઈ પ્લેટ માટે છે અને આડછેદ બતાવવામાં આવે છે તિરાડ ચહેરા પર તે બતાવવામાં આવે છે તેથી શું થાય છે તે જુઓ આ પ્રારંભિક તિરાડ આગળ છે અને તમારી પાસે લોડ વિરુદ્ધ સ્થાનાંતરણ છે આના સુઘડ રેખાચિત્ર બનાવો તમારે ત્રિ પરિમાણીય રજૂઆત વિશે ચિંતા કરવાની જરૂર નથી તમારે આ આલેખ તેમજ તિરાડ આગળ પર શું થાય છે તે બનાવવું પડશે અને ખૂબ ધ્યાનથી સાંભળો હું એનિમેશનનું પુનરાવર્તન કરીશ શું તમે ક્લિક અવાજ સાંભળ્યો છે તમે જાણો છો તમને જે મળે છે તે છે તિરાડ થંબનેલ તરીકે આગળ વધ્યું છે અને આ મધ્યવર્તી જાડા પ્લેટોમાં જોવા મળે છે અને આપણે G અને R ની અમારી સમજણથી આવી બાબત શક્ય છે કે કેમ તે સમજાવવાની જરૂર છે હું એનિમેશન નું પુનરાવર્તન કરીશ તમે ફરીથી ધ્યાનથી સાંભળો અચાનક તે કૂદી જાય છે અને ત્યાં અટકી જાય છે તે આગળ વધતું નથી તિરાડ ત્યાં અટકી જાય છે તે આગળ વધતું નથી અને તમે થંબનેલ તિરાડનું વિસ્તૃત ચિત્ર જોઈ શકો છો તે તમે અહીં જુઓ છો ફ્રેક્ચર કઠિનતા પ્રયોગમાં તમે શું કરો છો તે તમે માપો છો જેને ક્રેક મોઉથ ઓપનિંગ ડિસપ્લેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે તમે આ બે મુખપૃસ્ઠમાં વિસ્થાપન માપશો તેથી આવા આલેખમાં તમારી પાસે અહીં એક પગલું હશે અને પછી તમારી પાસે એક પદ્ધતિ છે તિરાડ શરૂ થાય છે તે લોડ કેવી રીતે શોધવો તે કરવામાં આવશે ફરીથી હું એનિમેશનનું પુનરાવર્તન કરીશ તેના પર એક નજર નાખો અને તેનો રેખાચિત્ર પણ બનાવો આલેખ P વિરુદ્ધ CMOD જેવો દેખાય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ પ્રાયોગિક રૂપે નિહાળવામાં આવેલી ઘટના છે અને જો તમે જુઓ તો તમે જાણો છો કે આ એક એનિમેશન છે તેથી ક્લિક અવાજ તમને સાંભળવા માટે પૂરતો મોટો છે તે ખૂબ જ નાની તીવ્રતાનો અવાજ છે અને હકીકતમાં એકોસ્ટિક ઉત્સર્જન તરીકે ઓળખાતી બિન વિનાશક પરીક્ષણ તકનીકમાં તેઓ આ અવાજને પકડે છે તેથી જ્યારે તમારી પાસે માળખું હોય જ્યારે તિરાડ આગળ વધે ત્યારે આ નાના અવાજો ચકાસણી દ્વારા કબજે કરવામાં આવશે અને તેઓ આ માળખામાં તિરાડ ક્યાં છે શું ઓરિએન્ટેશન છે કઈ લંબાઈ છે વગેરે વગેરે શોધી શકે છે તેથી તિરાડોની દેખરેખમાં બિન વિનાશક પદ્ધતિની નવી શાખા વિકસી છે પરંતુ ડેટા પર પ્રક્રિયા કરવી પણ ખૂબ જ મુશ્કેલ છે કારણ કે તે ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું છે કારણ કે તમને વિવિધ સ્રોતોમાંથી અવાજ આવી શકે છે તેથી તમને લાગે છે કે ઇજનેરો ડેટા પ્રક્રિયા માટે કયા પ્રકારનો અભિગમ વાપરવો જોઈએ તે સફળતાપૂર્વક શોધી કાઢ્યું છે તેથી રસપ્રદ બાબત એ છે કે જો તમને કોઈ નાની ચાવી મળે તો ઈજનેરો શક્ય તેટલી હદે તેનો ઉપયોગ કરવા તૈયાર છે હવે અમારી ચિંતા એ છે કે આપણે જોયું છે કે પોપ ઇન શું છે અને તેનો ઉપયોગ બિન વિનાશક પરીક્ષણ પદ્ધતિમાં પણ થાય છે અને આપણે તેને R વક્ર ખ્યાલના દૃષ્ટિકોણથી સમજાવવા માટે સક્ષમ હોવા જોઈએ તેથી જો આપણે તે કરીશું તો તે આપણને વિશ્વાસ આપશે કે આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ તેથી આ શું થાય છે અને આ સરળતાથી સમજાવી શકાય છે તેથી તમને અહીં જે મળે છે તે છે R વળાંકનો આકાર જુઓ જુઓ બરડ સામગ્રીના કિસ્સામાં અમારી પાસે R તરીકે સતત હતી કારણ કે તે માત્ર સપાટી ઊર્જા છે જે ખરેખર પ્રતિકારનું કારણ બને છે તેથી તે સતત રહ્યો અને તમે સમજાવી શક્યા જ્યારે G R ની બરાબર હોય ત્યારે ફ્રેક્ચર માત્ર શરૂ થતું નથી પણ તે અસ્થિરતા પણ હોય છે જ્યારે તમે પ્લેન તાણ નમૂના માટે જાઓ છો ત્યારે તમારી પાસે છીછરા R હતા જ્યારે તમે પ્લેન તાણ નમૂના માટે ગયા હતા ત્યારે તમારી પાસે ઊભો R હતો તબક્કો અને પછી વળાંક શરૂ થાય છે તેથી જે થાય છે તે ફ્રેક્ચર શરૂ કરશે અને તે કૂદી જશે તેથી આ શું થાય છે તેથી R વળાંક ખ્યાલ સાથે આપણે વાસ્તવિક વ્યવહારમાં શું જોવા મળે છે તે સમજાવવાની સ્થિતિમાં છીએ તેથી તેનો અર્થ એ છે કે આપણે સાચી દિશામાં છીએ આપણે પાતળા નમુનાઓ જાડા નમુનાઓ તેમજ મધ્યવર્તી નમૂનાઓ જોવા માટે સક્ષમ છીએ હું તમારી સ્પષ્ટતા માટે ફરીથી એનિમેશનનું પુનરાવર્તન કરીશ તેથી આવું થાય છે તેથી જ્યારે તણાવનું સ્તર વધે છે ફ્રેક્ચર અસ્થિરતા અનુસરશે તેથી આ બીજું ઉદાહરણ છે જે બતાવે છે કે આપણે સાચી દિશામાં છીએ આ અમારા નિષ્કર્ષ પર લાવે છે તે તમામ ખ્યાલ કે જેને આપણે ઊર્જા પ્રકાશન દરમાં જોવા માંગતા હતા તિરાડ ટીપtipsના તણાવ અને વિસ્થાપન ક્ષેત્રો વિકસાવ્યા પછી આપણે ફરીથી આ પ્રકરણમાં પાછા આવીશું કારણ કે આપણે તણાવની તીવ્રતા પરિબળ અને ઊર્જા પ્રકાશન દર વચ્ચેની ઓળખ શોધવાની જરૂર છે અને આપણે એમ પણ કહ્યું છે કે આપણે કેન્દ્રીય તિરાડ સાથે અનંત પ્લેટ માટે જે ઊર્જા પ્રકાશન દરની ગણતરી કરી છે તે માત્ર અંદાજિત છે કારણ કે આપણે સીધી કિંમત લીધી છે અથવા સામ્યતા તરફ જોયું છે આપણે વાસ્તવમાં તે મેળવ્યું નથી આપણે તે સમયે તે વ્યુત્પત્તિ કરીશું હવે આપણે જે જોઈશું તે છે આપણે છેલ્લા વર્ગમાં જોયું છે એક સમસ્યા જેના માટે તમારે નમૂનાઓ લાવવાની જરૂર છે અને જુઓ બહુવિધ તિરાડ દૃશ્યમાં નમૂનો કેવી રીતે વર્તે છે ચાલો પહેલા નમૂના જોઈએ અને નમૂનો કંઈક આ પ્રકારનો હતો તમારી પાસે જે હતું તે તમારી પાસે કાગળની પાતળી પટ્ટી હતી કારણ કે તેને નમૂના તરીકે લાવવું અમારા માટે સરળ છે અને તમારી પાસે એક કેન્દ્રીય તિરાડ હતી આ માત્ર સ્પષ્ટતા માટે જાડી રેખા તરીકે દર્શાવવામાં આવે છે તિરાડ અદ્રશ્ય હશે અને તમારી પાસે કેન્દ્રીય તિરાડથી દૂર ધારની તિરાડો છે અને આ 8 5 મિલીમીટર બરાબર બતાવવામાં આવે છે તેઓ કેન્દ્રીય તિરાડ કરતાં 17 મિલીમીટર ઓછા છે પરંતુ મેં તમને જે પૂછ્યું હતું તે હતું મેં તમને 3 નમૂનાઓ લાવવાનું કહ્યું હતું એક નમૂનામાં 9 5 મિલીમીટરના કદની ધારની તિરાડો હશે કુલ 19 મિલીમીટર એટલે કે ધાર તિરાડો જો તમે તેમને એક સાથે ઉમેરો છો તો તે કેન્દ્રીય તિરાડ કરતાં લાંબા સમય સુધી લાંબી છે પછી તમારી પાસે 9 મિલીમીટરનો બીજો નમૂનો હતો જો તમે તેમને ઉમેરો છો તો તિરાડની લંબાઈ કેન્દ્રીય તિરાડ જેટલી જ છે અને ત્રીજો કિસ્સો ડબલ એજ તિરાડ છે કુલ લંબાઈ કેન્દ્રીય તિરાડ કરતાં ઓછી છે હવે આપણે 9 5 મિલીમીટર ડબલ એજ તિરાડ સાથે નમૂનો લઈશું હું ઈચ્છું છું કે તમે નમૂનો લો અને પેન્સિલ દાખલ કરો અને કાળજીપૂર્વક લોડ કરો તેને કાળજીપૂર્વક લોડ કરો અને હું જોવા માંગુ છું કે નિષ્ફળતા કેવી રીતે થાય છે શું તમે બધા હવે તૈયાર છો મને લાગે છે કે તમે નમૂનો સીધો રાખો નમૂનો સીધો રાખો ઠીક છે નમૂનો સીધો રાખો અને તેને એકસરખો લાગુ કરો લોડને એકસરખી રીતે લાગુ કરો મને લાગે છે કે તમે હવે નમૂનાને તોડી શકો છો તમે માત્ર નમૂનો તોડો નમૂનો તોડો ઠીક છે શું તમે મને કહી શકો કે કેટલા લોકોને ડબલ એજ તિરાડ નિષ્ફળ મળી છે તમારા હાથ ઉભા કરો તેથી મને 1 2 3 4 5 6 મળે છે તેથી તે સ્પષ્ટ છે કારણ કે આ ઉદાહરણમાં અમારી પાસે સૌથી લાંબી તિરાડ હતી ડબલ એજ તિરાડ અને કેટલાક લોકોને ડબલ એજ તિરાડ તરીકે પરિણામ મળ્યું નથી મુખ્યત્વે કારણ કે તમે જાણો છો કે તમે હાથથી પ્રયોગ કરી રહ્યા છો અને તમે સમાન રીતે લોડ લાગુ કરવાની સ્થિતિમાં ન હોવ જુઓ પ્રયોગમાં તમારે નમૂના બનાવવાના દરેક તબક્કે ખૂબ કાળજી રાખવી પડશે તિરાડ બનાવતી વખતે તમે ઓછા સજાગ ન રહી શકો અને લોડ લગાવવામાં ખૂબ કાળજી રાખો કારણ કે જ્યારે તમે પોતે તિરાડ બનાવી રહ્યા હોવ ત્યારે તમારે ખૂબ જ તીક્ષ્ણ બ્લેડ લેવું જોઈએ અને પછી તેને ખૂબ જ કાળજીપૂર્વક બનાવવું જોઈએ કારણ કે તિરાડ ટીપ ખૂબ મહત્વની છે પાછળથી આપણે જોશું કે તિરાડ ટિપ બ્લન્ટ થાય છે તે ફ્રેક્ચર મિકેનિક્સમાં મદદરૂપ છે તેમની સાથે આવું જ થયું છે કારણ કે તમે જાણો છો કે જો તિરાડ ટીપ યોગ્ય રીતે બનાવવામાં આવી નથી તો નમૂનાનું વર્તન અલગ હશે તેથી અપેક્ષા રાખવી સ્વાભાવિક છે જ્યારે મારી પાસે કેન્દ્રીય તિરાડ કરતાં લાંબી ધારની તિરાડ હોય ત્યારે ફ્રેક્ચર ત્યાં શરૂ થશે હવે ચાલો બીજો નમૂનો જોઈએ મહેરબાની કરીને બીજો નમૂનો લો જ્યા કેન્દ્રની તિરાડ અને બેવડી ધારની તિરાડોનો સરવાળો સમાન હોય હવે તેમને સીધા પકડી રાખો અથવા જો તમને મળે તો તમે સમાન લોડ આડા લાગુ કરી શકો છો તેનો પ્રયાસ કરો તે તમામ અજમાયશ અને ભૂલ છે સારું અને પછી તમે જાણ કરશો કે કઈ તિરાડ તૂટી ગઈ છે જ્યાં ડબલ એજ તિરાડ તૂટી ગઈ હોય ત્યાં તમે હાથ ઉભા કરી શકો તમારા માંથી કેટલાને તે મળ્યું છે 1 2 3 6 અથવા 7 વિદ્યાર્થીઓમાંથી 3 ના નમૂનાઓ તૂટી ગયા છે અન્ય તમે તોડી શક્યા નથી ડબલ ધાર તિરાડ કે કેન્દ્ર તિરાડ ડબલ ધાર અને કેન્દ્રમાં તિરાડ તોડનાર કોઇનું શું તેથી તે પ્રકારનું વિખરયેલું ત્યાં હોવું જોઈએ તો જ તમે યોગ્ય પ્રયોગ કરી રહ્યા છો પરંતુ મોટા પ્રમાણમાં જો તમે આ કિસ્સામાં પણ જુઓ તો તે ફક્ત ડબલ ધાર તિરાડ પહેલા અલગ થઈ ગઈ છે તેથી આ તબક્કે તમે એક વસ્તુ સમજી શકો છો ભલે આપણી પાસે એક માળખામાં બહુવિધ તિરાડો છે તે તિરાડ છે જે નિર્ણાયક છે તે માળખાના પ્રભાવને અસર કરશે તેથી આપણે એક જ તિરાડ લેવા અને અમારા ગણિતને વિકસિત કરવામાં વાજબી છીએ જેથી તિરાડની હાજરીમાં શું થાય છે તે આપણે સમજીએ હવે આપણે છેલ્લો નમૂનો લઈશું જ્યા સુધી તમે નમૂનાને ખૂબ ખૂબ કાળજીપૂર્વક અને લોડને ખૂબ કાળજીપૂર્વક લાગુ ન કરો ત્યાં સુધી નમૂનો જે રીતે વર્તવું જોઈએ તે રીતે વર્તશે નહીં તો મને જોવા દો તમે નમૂનાને તોડવાનું શરૂ કરો નમૂનાને તોડવાનું શરૂ કરો તમને નમૂનો ક્યાંથી તૂટી ગયો છે એ સારું છે તો કયું કેટલાને કેન્દ્રીય તિરાડ મળી છે કેટલાને ડબલ ધાર તિરાડ મળી છે કેન્દ્રીય તિરાડ તમે તમારા હાથ ઉભા કરો તેથી મારી પાસે 1 2 3 4 છે ડબલ ધારતિરાડ 1 2 3 તેથી તેનો મતલબ છે કે માત્ર ત્રણ વિદ્યાર્થીઓને આ કેસ માટે ખૂબ જ સારો નમૂનો મળ્યો છે જુઓ પાછળથી આપણી પાસે તણાવની તીવ્રતા પરિબળની ગણતરી કરવાની પદ્ધતિઓ છે અને જો તમે જુઓ તો આ બધા મર્યાદિત નમૂનાઓ છે તમે જાણો છો કે મેં તેમને કાગળની બેચ આપી નથી દરેક પોતપોતાની ગુણવત્તાનો કાગળ લાવ્યા હતા તેથી ત્યાં વિવિધતા હશે અને વ્યક્તિગત વિદ્યાર્થીઓ દ્વારા નમૂનાઓ બનાવવામાં આવ્યા હતા ત્યાં વિવિધતા પણ હોઈ શકે છે અને જ્યા સુધી તમે પ્રયોગ કાળજીપૂર્વક ન કરો આ કિસ્સામાં પણ ફક્ત ડબલ ધાર તિરાડ નિષ્ફળ જશે કારણ કે તણાવની તીવ્રતાનું પરિબળ કેન્દ્રીય તિરાડ કરતાં થોડું મોટું હશે તેથી જ્યારે હું ભાર વધારવાનું ચાલુ રાખું છું ત્યારે તણાવ તીવ્રતા પરિબળ ડબલ ધાર તિરાડ પર નિર્ણાયક બની જશે તેથી સામાન્ય સમજ નિષ્ફળ જાય છે તમે શું શોધી શકો છો તિરાડ ભૌતિક રીતે ટૂંકી હોઈ શકે છે પરંતુ વાસ્તવિક રચના પર તે કઈ ગોઠવણી ઉપલબ્ધ છે તે પણ મહત્વનું છે અને આ તમને એક દિલાસો પણ આપે છે કે મારી પાસે બહુવિધ તિરાડો હોવા છતાં જો તે દૂર હોય તો આપણે પહેલેથી જ બીજું ઉદાહરણ જોયું છે આપણે દબાણયુક્ત જાડા સિલિન્ડર માં ઘણી તિરાડો જોઈ છે ત્યાં પણ અમને જાણવા મળ્યું કે જ્યારે તેઓ થોડા મિલીમીટર દૂર હતા ત્યારે પણ કોઈ મોટી ક્રિયાપ્રતિક્રિયા નથી તેથી આપણે એક જ તિરાડ માટે ફ્રેક્ચર મિકેનિક્સ શીખવામાં વ્યાજબી છીએ અમારા માટે ગણિતને આરામથી વિકસાવવા માટે અને હવે આપણે શું કરીશું તિરાડ ટીપ સ્ટ્રેસ અને વિસ્થાપન ક્ષેત્રોના પ્રકરણમાં પ્રવેશતા પહેલા તે વધુ સારું છે કે આપણે સામગ્રીની મજબૂતાઈ તેમજ સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતની સમીક્ષા કરીએ અને તિરાડ ટીપ તણાવ ક્ષેત્રો માટે ઉકેલમાં પ્રવેશ કરો હવે આપણે સ્ટ્રેન્થ ઓફ માટેરિયલ્સમાં શું શીખ્યા તે જોઈએ અહીં દરેક નિવેદન મહત્વપૂર્ણ છે પ્રથમ વસ્તુ જે તમે મેળવો છો તે તમને મળે છે જે સરળ સમસ્યાઓ માટે ક્લોજ્ડ ફોર્મ ઉકેલ તરીકે ઓળખાય છે અને ક્લોજ્ડ ફોર્મ ઉકેલ શું છે તમને ડોમેનના દરેક બિંદુએ તણાવની તીવ્રતાના મૂલ્યો મળે છે આ રીતે તમને ઉકેલ મળ્યો છે ધારો કે હું ટેન્શન સ્ટ્રીપ લઉં છું સમસ્યા ખૂબ જ સરળ છે લોડિંગ ના બિંદુઓથી દૂર તમને સામાન્ય તણાવ સિગ્મા સતત દરેક જગ્યાએ મળે છે જો આડ છેદ અચળ હોય જો લોડ એકસમાન હોય તો તે બધે સ્થિર છે તેથી કોઈપણ x y સ્થિતિ તમારી પાસે ઉકેલમાંથી જવાબ છે એ જ રીતે જ્યારે તમે વાળવા માટે જાઓ છો જ્યારે તમે વાળવા માટે જાઓ છો લોડિંગ ના બિંદુઓથી દૂર જો તમે મધ્ય શ્રેત્ર પર નજર કરો છો તો તમે બીમની ઊંડાઈ પર તણાવની વિવિધતા શું છે તે મેળવવાની સ્થિતિમાં હશો જો હું x y z નું કોઈ મૂલ્ય સ્પષ્ટ કરું છું અહીં x y z નથી માત્ર x y હું તણાવની સંપૂર્ણ તીવ્રતા શોધવા માટે સ્થિતિમાં હોઈશ કોઇ વાંધો નહી તે બધા માટે તમે કયા પ્રકારની ધારણા કરી છે સામગ્રીની તાકાતમાં તમે એક ખૂબ જ મહત્વપૂર્ણ ધારણા કરો છો તમે ધારણા કરો છો કે પ્લેન વિભાગો લોડ કરતા પહેલા અને પછી પ્લેન રહે છે અને તમે તેમાંથી શું પ્રાપ્ત કર્યું છે જુઓ જો તમે સ્ટ્રેન્ગ્થ મટેરીઅલ્સનો સમગ્ર અભ્યાસક્રમ જુઓ તો તમે વિભેદક સમીકરણો ઉકેલવાનું ટાળો છો તે સોલીડ મિકેનિક્સ માં પ્રથમ સ્તરનો અભ્યાસક્રમ છે તમે વિસ્થાપન વિશે ખૂબ મહત્વની ધારણા કરીને વિભેદક સમીકરણો ઉકેલવાનું ટાળી શકો છો પ્લેન વિભાગ લોડ કરતા પહેલા અને પછી પ્લેન રહે છે અને તમે શું કર્યું છે તમે પાતળા સભ્યોને લગતી સમસ્યાઓ હલ કરવામાં સફળ રહ્યા છો અને જ્યારે તમે પાતળા સભ્યો તરફ જોયું છે ત્યારે તમે પણ કાળજીપૂર્વક જોયું છે કે તમે કયા પ્રકારની સમસ્યાઓ હલ કરશો તમે શુદ્ધ બેન્ડિંગ અથવા ગોળાકાર શાફ્ટના ટોર્સન હેઠળ બીમમાં તણાવ ક્ષેત્રનું મૂલ્યાંકન કર્યું છે જુઓ હું આ નમૂનો લાવ્યો છું આ લંબચોરસ છે હું તેને ટ્વિસ્ટ પણ કરી શકું છું પરંતુ તમે પ્રથમ સ્તરના કોર્સમાં લંબચોરસ શાફ્ટના વળાંકને હલ કરતા નથી તમે તેને મુલતવી રાખો તમે જાણો છો કે જ્યારે તમે ટોર્સિયન શીખી રહ્યા હોવ ત્યારે તમે ક્યારેય એક પ્રશ્ન પણ પૂછતા નથી હું લંબચોરસ શાફ્ટના ટોર્સિયનને કેમ ધ્યાનમાં લેતો નથી ધારો કે હું લઈશ અને પછી તેને વાળીશ તમે જોઈ શકો છો જો હું તેને ખૂબ જ નજીકથી જોઉં છું જ્યારે હું તેને વળાંક આપું છું તો તમે જોઈ શકશો કે કેવી રીતે રેખાઓ તે રેખાઓ ઊભી રહે છે તેઓ ફેરવાય છે પ્લેન વિભાગો પ્લેન રહે છે તેઓ બદલાતા નથી તેઓ માત્ર બદલાતા નથી તેથી તે ફાયદો છે સ્ટ્રેન્ગ્થ ઓફ મટેરીઅલ્સનો કિસ્સામાં તમે આ મહત્વપૂર્ણ ધારણા કરી છે અને તમે આડછેદના પ્રકારને પસંદ કરવામાં ખૂબ કાળજી રાખો છો તે તમારી સમસ્યા હલ કરવામાં પણ મદદ કરે છે અને ઘણાને ખબર નહિ હોય કે બીમનો આડછેદ એક પ્લેનમાં રહેતો નથી કેન્ટીલીવર બીમ માટે પણ અંતિમ ભાર સાથે શું તફાવત છે જુઓ જ્યારે હું શુદ્ધ બેન્ડિંગ હેઠળ બીમ કહું છું જો તમે ખરેખર પાછા જાવ અને ભૌતિક અભ્યાસક્રમની તમારી તાકાત જોશો તો તમે ફક્ત ચાર પોઇન્ટ બેન્ડિંગ હેઠળના બીમના કેસ માટે ફ્લેક્ચર સૂત્ર વિકસાવી હોત જે ફક્ત સતત બેન્ડિંગ મોમેન્ટ આપે છે બીમની લંબાઈમાં જેના માટે તમે તણાવ શોધવા માંગો છો જે ક્ષણે હું કેન્ટિલિવર પર જાઉં છું જ્યારે મારી પાસે ધારનો ભાર હોય છે ત્યારે શું થાય છે તમારી પાસે વાળવાની ક્ષણ લંબાઈ સાથે બદલાય છે પરંતુ શીયર બળ સતત રહે છે તેથી તમારી પાસે જે છે તે તમને બેન્ડિંગ અને શીયર તરીકે છે અને આ સૌથી સરળ બીમ છે જે તમને ઘણી ઉપયોગિતાનો માં મળે છે અને તમે શું કર્યું છે તમે આ માટે માત્ર ફ્લેક્ચર સૂત્રનો ઉપયોગ કર્યો છે તમે ક્યારેય સવાલ કર્યો નથી તમે આ માટે તમારા સમીકરણો મેળવ્યા નથી પરંતુ સૂત્ર સંપૂર્ણપણે લાગુ પડે છે તે વિચારીને તમે હજુ પણ ફ્લેક્ચર સૂત્રનો ઉપયોગ કર્યો છે આ કેવી રીતે લાગુ પડતું હતું અને જ્યારે તમારી પાસે શીયર હોય ત્યારે વિભાગો કઈ રીતે બદલાય છે આપણે તેના પર એક નજર કરીશું હવે મારી પાસે લંબચોરસ બીમનો વિભાગ છે અને મેં ઉદાહરણ માટે બે વિભાગ લીધા છે અને શીયર ના કારણે પ્લેન વિભાગો કઈ રીતે બદલાય છે તે જોવા જઈ રહ્યા છીએ આ આ રીતે શીયર લોડિંગને આધિન છે અને તમને ધ્યાનમાં રાખો શીયર લોડિંગ સતત છે હું ફક્ત સતત શીયર લોડિંગ જોઈ રહ્યો છું તેનો રેખાચિત્ર બનાવવાનો પ્રયાસ કરો કારણ કે તમને એવી લાગણી છે કે તમે સામગ્રીની તાકાત ખૂબ સારી રીતે શીખી લીધી છે કેટલાક મુદ્દાઓ છે જેના પર તમે ધ્યાન કેન્દ્રિત કર્યું નથી તમે જાણો છો કે જ્યારે હું ફ્રેક્ચર મિકેનિક્સનો અભ્યાસક્રમ વિકસાવી રહ્યો છું ત્યારે હું ત્યાં અને ત્યાં નિર્દેશ કરું છું ઉકેલ વિકાસ કયા પ્રકારનું છે લોકોએ કઈ બધી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોર્યું છે આ મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરવામાં આવી હકીકતમાં જ્યારે આપણે સીમાની સ્થિતિ પર પણ તિરાડ ટીપ તણાવ અને વિસ્થાપન ક્ષેત્રો જોઈએ છીએ ત્યારે આપણે વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી જ્યારે આપણે તે કરવા માગીએ છીએ ચાલો સામગ્રીની તાકાત જોઈએ શું આપણે તેના તમામ પાસાઓને સમજીએ છીએ તમે સામગ્રીની તાકાતમાં ધારણા કરો છો પ્લેન વિભાગ લોડ કરતા પહેલા અને પછી પ્લેન રહે છે જ્યારે મારી પાસે અચળ શીયર હોય ત્યારે પણ તેનું ઉલ્લંઘન થાય છે આ કેવી રીતે દેખાય છે જ્યારે મારી પાસે અચળ શીયર હોય ત્યારે તમારી પાસે આ રેખાઓ બદલાય છે તે સીધી રેખા નથી તે એક વળાંક છે આ એક વળાંક છે તેથી તમે જે શોધો છો તે છે તમારી ધારણા અચળ શીયરની સામાન્ય પરિસ્થિતિના કિસ્સામાં પણ માન્ય નથી તે પરિણામનો ઉપયોગ કરવામાં આપણે કેવી રીતે વ્યાજબી છીએ એક આરામ છે તમે જાણો છો કે ઇજનેરો હંમેશા આવું કામ કરે છે તેઓ ઉકેલ વિકસાવશે વ્યવહારુ સમસ્યાઓ પર લાગુ કરવાનો પ્રયાસ કરશે પછી જો જરૂરી હોય તો સુધારણા પરિબળો લાવો જો તમે તમારી વિશ્લેષણાત્મક પદ્ધતિ દ્વારા સમસ્યાને તેની સંપૂર્ણતામાં હલ કરવામાં અસમર્થ છો તો સુધારણા પરિબળો ખરેખર મદદ કરે છે હકીકતમાં જ્યારે તમે સ્પર ગિયર દાંત ની ડિઝાઇન જોઈ રહ્યા હોવ જેને કેન્ટિલીવર બીમ તરીકે ગણવામાં આવે છે અને તમે લૂઇ પરિબળ જેવું કંઈક કર્યું હોત તે પરિબળ આ પ્રકારના મુદ્દાઓને સમાવે છે તમે કદાચ તેનાથી વાકેફ નહીં હોવ તેથી વાસ્તવિક ઉકેલમાં તમે ધારો છો કે પ્લેન વિભાગ પ્લેન રહે છે પરંતુ વાસ્તવમાં તે એક વળાંક છે આપણે ફરીથી આ એનિમેશન જોઈશું તે મૂળ આના જેવું હતું પછી શીયર બળ લાગુ કર્યા પછી તમે જોશો કે વિભાગો આ રીતે વિકૃત થઈ ગયા છે અને જો તમે બે રેખાઓ બે વાદળી રેખાઓ અને બે ભૂરા રેખાઓ વચ્ચેના અંતરને જોશો તો તે સમાન રહેશે જુઓ શીયર ની ગમે તે અસર આડછેદને અસર કરતી નથી તેથી શીયર અને બેન્ડિંગ ડીકપ્લ્ડ થાય છે તેઓ જોડાયેલા નથી તેથી તેથી જ જ્યારે તમે બેન્ડિંગ સ્ટ્રેસ ની ગણતરી કરવા માંગતા હો ત્યારે તમે હજી પણ ફ્લેક્ચર ફોર્મ્યુલા નો ઉપયોગ કરો છો જ્યા સુધી તમારી પાસે અચળ શીયર હોય ત્યાં સુધી ફ્લેક્ચર ફોર્મ્યુલા માન્ય છે જો તે બીમની લંબાઈ સાથે ચલ શીયર ફોર્સ છે જે ઘણી પ્રાયોગિક પરિસ્થિતિઓમાં થઈ રહ્યું છે તો તમારું વિશ્લેષણ માત્ર અંદાજિત છે મહેરબાની કરીને તેની નોંધ કરો તે ખૂબ મહત્વનું છે અને તે જ અહીં સારાંશ છે શીયર લોડિંગને કારણે વિકૃતિઓ માત્ર ઊંડા બીમમાં જ નોંધપાત્ર બની જાય છે તેથી ઊંડા બીમમાં તમે તેને સમાવો છો તેથી સામાન્ય રીતે આ અસરને સામગ્રીની તાકાતમાં અવગણવામાં આવે છે પરંતુ જો તમે સારા પુસ્તકો શબ્દ સામગ્રીના વિશ્લેષણની મજબૂતાઈને બીમના એન્જિનિયરિંગ વિશ્લેષણ તરીકે બેન્ડિંગ અને શીયર બંનેને આધિન જોશો તેને હવે બીમના વિશ્લેષણ તરીકે ઓળખવામાં આવતું નથી જે ક્ષણે તમે એન્જિનિયરિંગ લાવો છો તમે પણ સમજો છો કે ત્યાં અંદાજ છે તેથી તમે અંદાજો જોઈ રહ્યા છો તેથી અંદાજ વિના ત્યાં કોઈ એન્જિનિયરિંગ નથી તેથી આ સમજાવે છે સરળ વળાંકમાં પણ સામગ્રીની મજબૂતાઈના કિસ્સામાં આપણે કેવી રીતે સમાધાન કર્યું છે હવે હું સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત લઉં તે પહેલાં હું ઘણા વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવેલા એક સામાન્ય પ્રશ્નનો જવાબ આપવા માંગુ છું પ્રથમ સોંપણી શીટમાં અમારી પાસે સૉલિડ મિકેનિક્સની સમીક્ષા હતી અને એક સમસ્યા પૂછવામાં આવી હતી મુક્ત સપાટીની વ્યાખ્યા શું છે તમે જાણો છો સંખ્યાત્મક અભ્યાસ તેમજ પ્રાયોગિક અભ્યાસ બંને માટે મુક્ત સપાટીનો ખ્યાલ ખૂબ મહત્વનો છે વિશ્લેષણાત્મક વિકાસ માટે પણ તમારે સીમાની સ્થિતિને કાળજીપૂર્વક કેવી રીતે સ્પષ્ટ કરવી તે જાણવું જોઈએ અને આપણે તે જોઈશું તમે જાણો છો તમારે શું જોવું પડશે આપણે તણાવ ટેન્સર શીખ્યા છીએ તણાવ ટેન્સરની ઉપયોગિતા શું છે તણાવ ટેન્સર રસના સ્થળે તણાવ સદીશ્સની સંપૂર્ણતા પૂરી પાડે છે જ્યારે તમે મોહરના વર્તુળ પર જાઓ છો ત્યારે મોહરના વર્તુળની સીમા પરનો દરેક બિંદુ રસના સ્થળેથી પસાર થતા ચોક્કસ પ્લેનને ઓળખે છે તેથી વાસ્તવમાં મૂળભૂત શું છે તમે રસના સ્થળેથી પસાર થતા તમામ સંભવિત પ્લેનો પર તણાવ સદીશને જાણવા માગો છો તણાવ ટેન્સર માત્ર એક માધ્યમ દ્વારા છે પરંતુ આપણે તણાવ ટેન્સર પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું આપણે તણાવ સદીશનું મહત્વ ભૂલીએ છીએ તેથી આ જ કારણ છે કે મેં કહ્યું કે તમારે પાછા જવું પડશે અને તણાવ સદીશને વધુ નજીકથી જોવું પડશે ધારો કે મારી પાસે તણાવ ટેન્સર છે તણાવ સદીશ કેવી રીતે શોધવું કારણ કે હું મારી પસંદગીના પ્લેનમાં તણાવ સદીશ શોધવા જઈ રહ્યો છું અને તે અહીં આપવામાં આવ્યું છે જો n સપાટીની બાહ્ય સામાન્ય છે તો તે પ્લેનમાં તણાવ સદીશ તે છે જે આપણે શોધવા માંગીએ છીએ હું તણાવ ટેન્સરને રસના સ્થળે જાણું છું તમે અભ્યાસક્રમમાં શું કર્યું છે તે કોઈ યાદ કરી શકે તે તમારા કાચીના સૂત્ર સિવાય બીજું કંઈ નથી તેટલું સરળ તેથી તમારી પાસે પ્રતીકવાદ છે મારી પાસે પ્લેન n પર તણાવ સદીશ છે કંઇ નહીં પરંતુ તણાવ ટેન્સર પ્લેનનું બાહ્ય સામાન્ય વ્યાખ્યાયિત કરતી દિશા કોસાઇન્સ દ્વારા ગુણાકાર કરવામાં આવે છે અને આપણે ઉકેલના ઉદાહરણમાંથી જોઈએ તે પહેલાં આપણે ફક્ત એક નિવેદન કરીશું મુક્ત સપાટીની વ્યાખ્યા શું છે મુક્ત સપાટી પર તણાવ ટેન્સર શૂન્ય હોવું જરૂરી નથી પરંતુ તણાવ સદીશ શૂન્ય હોવું જરૂરી છે હકીકતમાં તમારી ઘણી સમસ્યાઓમાં જેમ કે સરળ ટેન્શન બેન્ડિંગ અથવા ટોર્સન તમારી પાસે મફત સપાટીઓ હતી તેથી કેટલાક તણાવ ઘટક અસ્તિત્વમાં હોઈ શકે છે એ જ કારણ છે જ્યારે તમે સીમાની સ્થિતિ લખી રહ્યા હો ત્યારે તમારે તે મફત સપાટી છે કે નહીં તે જોવાની તાલીમ આપવી જોઈએ તમે કહી શકતા નથી કે ત્યાં બધું શૂન્ય છે તેથી અહીં શું કહેવામાં આવ્યું છે કે તણાવ સદીશ જરૂરી શૂન્ય છે તણાવ ટેન્સર શૂન્ય હોવું જરૂરી નથી તે જ અહીં ઉલ્લેખિત છે આપણે નિવેદનને લાયક બનાવવું પડશે આપણે જઈને નિવેદનને લાયક ઠેરવીશું આપણે અન્ય મુદ્દાઓ પર પણ ધ્યાન આપીશું તેથી જ્યારે હું આની જેમ કહું ત્યારે ગાણિતિક રીતે હું તેને આ રીતે લખીશ T n શૂન્ય બરાબર તેથી તે મુક્ત સપાટીની ગાણિતિક વ્યાખ્યા છે અને બીજું મહત્વનું પાસું એ છે કે આ સદીશની દિશા શું છે જુઓ જ્યારે તમે સપાટી લો છો ત્યારે સપાટી આની જેમ બાહ્ય સામાન્ય હોઈ શકે છે પરંતુ તણાવ સદીશ કોઈપણ ખૂણા પર હોઈ શકે છે તેને બાહ્ય સામાન્ય દિશા સાથે એકરુપ થવાની જરૂર નથી અને રુચિના સ્થળે તમારી પાસે તેમાંથી પસાર થતા અનંત પ્લેનો હશે પ્લેનમાંથી એક મફત સપાટી હોઈ શકે છે ઠીક છે ધારો કે તમે નમૂનાની સીમા પર એક બિંદુ લઈ રહ્યા છો અને તે એક મુક્ત સપાટી છે તો તમે પ્લેનને મુક્ત તરીકે વ્યાખ્યાયિત કરી શકશો પરંતુ તમને અન્ય તમામ સંભવિત પ્લેનો પર તણાવ હોઈ શકે છે તેથી અન્ય તમામ સંભવિત પ્લેનોમાં તમારી પાસે તણાવ સદીશની દિશા હશે અને તમારી પાસે શું છે બીજું મહત્વનું પરિણામ એ છે કે મુક્ત સપાટી પર તણાવ સદીશ દિશા સપાટી પર શ્રેષ્ઠ રીતે સ્પર્શી શકે છે આ બીજી મિલકત છે આ તમે જઈ શકો છો અને ચકાસી શકો છો હું એક ઉદાહરણ સમસ્યા લેવા જઈ રહ્યો છું જે તમે બધા જાણો છો આપણે આ તમામ નિવેદનોને લાયક બનાવીશું કારણ કે આ સમજણ ખૂબ જ મૂળભૂત છે અને તે મહત્વપૂર્ણ છે અને બીજું નિવેદન છે તણાવ સદીશ મુક્ત સીમાને પાર કરી શકતો નથી તેથી જો મારી પાસે મુક્ત સીમા હોય જો મને રસના સ્થળેથી પસાર થતા કોઈપણ પ્લેનનોમાં તણાવ સદીશ મળે તો તે દિશા મુક્ત સીમાને પાર કરી શકતી નથી જુઓ જો તમે કાતરના વિકાસ તરફ જોયું હોત તો તમે શીખ્યા હોત કે શીયર મુક્ત સીમાને પાર કરી શકતું નથી આ જ કારણ છે કે તમારી પાસે બીમની ટોચ અને નીચેની સપાટી પર બેન્ડિંગ હેઠળ શીયર શૂન્ય છે તેથી શીયર મુક્ત સીમાને પાર કરી શકતું નથી તે સામાન્ય પરિણામનો ચોક્કસ કેસ છે તે તણાવ સદીશ મુક્ત સીમાને પાર કરી શકતો નથી હવે આપણે શું કરીશું આપણે ટેન્શન સ્ટ્રીપની સરળ સમસ્યા લઈશું મેં આ રીતે લોડિંગ બતાવવા માટે પીડા લીધી છે મેં આને એક સમાન લોડિંગ તરીકે દર્શાવ્યું નથી કારણ કે હું તમારું ધ્યાન દોરવા માંગુ છું કે આ એક મુક્ત બહારનો ખૂણો છે અને આ તે છે જ્યાં મેં લોડ લાગુ કર્યો છે અને આ સપાટીનું શું થાય છે આ એક મફત સપાટી છે આ એક મફત સપાટી પણ છે કારણ કે મેં અહીં માત્ર ભાર લાગુ કર્યો છે મેં અહીં એક પિન મૂકી છે અને હું એક ભાર ખેંચી રહ્યો છું તેથી અંતર પર સંત વેનાન્ટના સિદ્ધાંતને કારણે તમારી પાસે સમાન તાણ વિતરણ હશે હવે તમે મુક્ત સપાટી પર ક્યાંક B બિંદુ લો અને તમે પણ કલ્પના કરો છો કે મારી પાસે x અક્ષ આડી છે અને y અક્ષ ઊભી છે અને સૌ પ્રથમ આપણે તણાવ ટેન્સર શું છે તે શોધવાનું છે અને જ્યારે હું તણાવ ટેન્સર લખવા માંગુ છું ત્યારે હું તમામ નવ ઘટકો ભરીશ તે કરવા માટે એક સારો અભ્યાસ છે તણાવ ટેન્સરને તેની સંપૂર્ણતામાં લખવું એ સારી પ્રથા છે અને ત્યારથી મેં આને y દિશા તરીકે ગણ્યો છે તેથી મારી પાસે થોડી તીવ્રતા હશે જો હું આડછેદને જાણું છું તો હું શોધી શકું છું કે y દિશામાં તણાવની તીવ્રતા સિગ્મા y a છે અન્ય કોઈ તણાવ ઘટક અસ્તિત્વમાં નથી કારણ કે સમસ્યા ખૂબ જ સરળ છે અને આ ફરીથી ક્લોઝ ફોર્મ ઉકેલ છે લોડિંગ ના બિંદુઓથી દૂર ડોમેનના દરેક બિંદુએ આ સ્થિતિ છે કારણ કે લોડિંગ પોઇન્ટ ની નજીક ત્યાં વિચલનો હશે તમે તે માત્ર સ્થિતિસ્થાપકતાના સિદ્ધાંતથી મેળવી શકો છો જો બધી સમસ્યા હલ થઈ શકે નહિંતર તમારે સંખ્યાત્મક અથવા પ્રાયોગિક વિશ્લેષણ માટે જવું પડશે હવે હું તણાવ ટેન્સર જાણું છું અને તમે પણ જાણો છો કે આ સપાટી મુક્ત સપાટી છે તેથી મુક્ત સપાટીને બાહ્ય સામાન્ય દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તે સામાન્ય પણ આપણે શોધી શકીએ છીએ તે n 1 તરીકે આપવામાં આવે છે અને દિશા કોસાઇન લખવા માટે ખૂબ જ સરળ છે દિશા કોસાઇન 1 0 0 સિવાય બીજું કંઈ નથી તેથી હવે હું શોધી શકું છું કે પ્લેન n 1 પર તણાવ સદીશ શું છે કારણ કે હું પ્લેન n 1 ને મુક્ત સપાટી તરીકે વ્યાખ્યાયિત કરું છું તેથી મારે T n 1 ની ગણતરી કરવી પડશે અને જ્યારે હું આ કરું છું ત્યારે T n 1 0 પર જાય છે તેથી આપણે પરોક્ષ રીતે સાબિત કર્યું છે કે મુક્ત સપાટીની ગાણિતિક વ્યાખ્યા T n બરાબર 0 છે આ ચોક્કસ કિસ્સામાં પ્લેન n 1 છે તેથી T n 1 બરાબર 0 એટલે કે તમે તમારા કોચી ના સૂત્રમાંથી શું મેળવો છો અને વિસ્તૃત સ્વરૂપમાં આ કરવામાં આવે છે આ તમે જઈ શકો છો અને ચકાસી શકો છો તમે આ સપાટી પર જઈને ચકાસી શકો છો કે તે એક મફત સપાટી છે તમે જઈને ચકાસી શકો છો અને આપણે બીજી રસપ્રદ સમસ્યા જોશું મેં અહીં એક ખૂણો લીધો છે હું બીજું રસપ્રદ ચિત્ર બતાવીશ મારી પાસે એક પ્રોટ્રુઝન છે જે નમૂનાની બહાર છે જુઓ તણાવ વિશ્લેષણ કર્યા વિના હું તમને કહેવા માંગુ છું કે ખૂણામાં તણાવનું મૂલ્ય શું છે તમે માત્ર અનુમાન લગાવવાનું કામ કરી શકો છો જુઓ તમે ખાતરીપૂર્વક કહી શકશો નહીં આવું છે હું શું કરવા જઈ રહ્યો છું જો હું જાણું છું કે તણાવ સદીશનું શું થાય છે જો હું સમજું છું કે મુક્ત સપાટી શું છે જો હું પણ સમજી શકું કે રસના સ્થળેથી પસાર થતા તમામ સંભવિત પ્લેનનો પર તણાવ સદીશની દિશા શું છે હું આ પ્રશ્નનો ખાતરીપૂર્વક જવાબ આપી શકું છું તેથી તમારી પાસે અહીં શું છે મારે A પર શું થાય છે તે જોવાનું છે આ એક ખૂબ જ તીક્ષ્ણ ખૂણો છે ત્યાં કોઈ વક્રતા નથી તે ખૂબ મહત્વનું છે જો વક્રતા હોય તો ચર્ચા માન્ય નથી તેથી તમને અહીં જે મળે છે તે છે આ બહારની સામાન્ય n 1 દ્વારા વ્યાખ્યાયિત મુક્ત સપાટી છે આ બહારની સામાન્ય n 2 દ્વારા વ્યાખ્યાયિત મુક્ત સપાટી છે ધારો કે મારી પાસે આ બિંદુ A છે જો હું બિંદુ A ને સપાટી n 1 બનાવવાનું વિચારું તો તાણ સદીશ આ દિશામાં હશે ધારો કે હું બિંદુ A ને સપાટી n 2 થી સંબંધિત માનું છું તાણ સદીશ આ દિશામાં હશે તેથી આ એક વિરોધાભાસ તરફ દોરી જાય છે વિરોધાભાસ કેવી રીતે ઉકેલી શકાય તણાવ ટેન્સર શૂન્ય હોય ત્યારે જ વિરોધાભાસ ઉકેલી શકાય છે તેથી ખૂણાના બિંદુએ તણાવ સદીશ શૂન્ય હોઈ શકે છે જો તણાવ ટેન્સર પણ શૂન્ય હોય તેથી તમને ખૂબ જ મહત્વપૂર્ણ પરિણામ મળે છે જુઓ તણાવ વિશ્લેષણ કર્યા વિના તમે જઈ શકો છો અને કહી શકો છો હવે આ એક બાહ્ય ખૂણો છે આ જ ચર્ચા તમે ખૂણા 1 ખૂણા 2 ખૂણા 3 ખૂણા 4 માટે કરી શકો છો આ તમામ ખૂણાઓની તાણ ટેન્સર પણ શૂન્ય છે તાણ સદીશ શૂન્ય છે તાણ ટેન્સર પણ શૂન્ય છે અને જ્યારે તમે ફોટોલિસ્ટીસીટી દ્વારા પ્રયોગ કરો છો ત્યારે તે ખૂબ ઉપયોગી મિલકત છે કારણ કે આપણે ત્યાંથી ઝીરોથ ફ્રિન્જ ઓર્ડર શરૂ કરીશું હવે જો તમે જુઓ મારી પાસે પ્રોટ્રુઝન ની જગ્યાએ છે જો મારી પાસે અહીં V ગ્રુવની જેમ સામગ્રી દૂર કરવામાં આવે છે તો આ ખૂણો એકવચન બની જાય છે તમને ખૂબ જ વધારે તણાવ રહેશે તેમને ફરીથી પ્રવેશ કરનાર ખૂણા કહેવામાં આવે છે જ્યારે તમે ફ્રેક્ચર મિકેનિક્સનો કોર્સ કરી રહ્યા હોવ ત્યારે તમારે ફરીથી પ્રવેશ કરનાર ખૂણાઓ વિશે પણ જાણવું જોઈએ હકીકતમાં વિલિયમનું આઇજેનવેલ્યુ ઉકેલ તે પ્રકારના V ખાંચો માટે હતું જ્યારે તે બહાર નીકળે છે જ્યારે તે મુક્ત સપાટી ધરાવે છે તે શૂન્ય છે જ્યારે તે અંદર હોય ત્યારે તે સંપૂર્ણપણે અલગ હોય છે આ વર્ગમાં આપણે ઊર્જા પ્રકાશન દરમાં આગળના ખ્યાલો પર ધ્યાન આપ્યું છે મધ્યવર્તી જાડા પ્લેટોમાં જોવા મળતી પોપ ઈનની ઘટનાને કેવી રીતે સમજાવવી તે આપણે ખાતરીપૂર્વક બતાવી શક્યા છીએ પછી આપણે એક પ્રયોગ કરવા તરફ આગળ વધ્યા જેણે બહુવિધ તિરાડો વચ્ચે બતાવ્યું તે જટિલ તિરાડ છે જેના પર આપણે ધ્યાન આપવું પડશે તિરાડની લંબાઈ તેની જટિલતાને ઓળખવાની વ્યાખ્યા નથી તેની ગોઠવણી પણ ખૂબ મહત્વની છે તે પછી આપણે સામગ્રીની મજબૂતાઈની સમીક્ષા હાથ ધરી અને ત્યારબાદ ચોક્કસ પરિસ્થિતિઓમાં ઝડપી પરિણામો મેળવવા માટે મુક્ત સપાટીની વ્યાખ્યા અને તેની ઉપયોગિતા શું છે આભાર Glosorry Advancement અડવાન્સમેન્ટ વિસ્તરણ Body બોડી ભાગ Brittle બ્રીટલ બરડ Catastrophic કૅટેસ્ટ્રોફિક આપત્તિજનક Crack તિરાડ તિરાડ Displacement ડિસ્પ્લેસમેન્ટ વિસ્થાપન Elastic ઈલાસ્ટિક સ્થિતિસ્થાપક Elastic strain energy ઇલાસ્ટિક સ્ટ્રેઈન એનર્જિ સ્થિતિસ્થાપક તાણ ઊર્જા Energy એનર્જી ઊર્જા Materials મટેરીઅલ્સ પદાર્થોસામગ્રીઓ Plastic deformation પ્લાસ્ટિક ડીફોરમેસન કાયમી વિરૂપતા Solids સૉલિડર્સ ઘન Solution સોલ્યૂશન ઉકેલ Strain સ્ટ્રેઇન તાણ Strength સ્ટ્રેન્ગ્થ તાકાત Vector વેક્ટર સદીશ Visualize વિસુઅલિઝ કલ્પના